મશીન ટૂલ્સ અને પ્રક્રિયાઓનું કમ્પ્યુટર ન્યૂમેરિકલ કંટ્રોલ ના ખુલ્લા ઑનલાઈન અભ્યાસક્રમના 17મા વ્યાખ્યાનમાં દર્શકોનું સ્વાગત છે તેથી આજના વ્યાખ્યાનમાં વક્ર સપાટીની ભૂમિતિના કેટલાક પાસાઓને આવરી લેવામાં આવશે તેથી શરૂ કરવા માટે ત્યાં વિવિધ પ્રકારની પેરામેટ્રિક સપાટીઓ હોય છે જે મોડેલિંગ અને મશીનીંગ ના સંદર્ભમાં આકારોનું પ્રતિનિધિત્વ કરવા માટે કાર્યરત હોય છે અને આમા બિન સમાન બુદ્ધિગમ્ય બી સપ્લાઈન્સ અથવા NURBS સપાટીઓ CAD મોડેલો ની બધી સપાટીઓ અને વળાંકને રજૂ કરવા માટે વપરાય છે તેઓ તમામ પ્રકારની ભૂમિતિઓને રજૂ કરી શકે છે જો કે આજની ચર્ચામાં આપણે આપણી ચર્ચા મુખ્યત્વે બેઝિયર સપાટીઓ સુધી મર્યાદિત રાખીશુ કારણ કે સૌ પ્રથમ બેઝિયર સપાટી ખ્યાલ ને સમજવા માટે સરળ હોય છે અને બિન સમાન બુદ્ધિગમ્ય બી સ્પ્લાઈન્સ અને બેઝિયર સપાટીઓના મૂળભૂત ગાણિતિક સ્વરૂપ જેટલુ અઘરું અને જટિલ નથી હોતું અને બિન સમાન બુદ્ધિગમ્ય બી સ્પ્લાઈન્સ અને બેઝિયર સપાટીઓના મૂળભૂત ગાણિતિક સ્વરૂપ સમાન હોય છે તેથી બેઝીઅર સપ્લાઈન્સ બી સ્પ્લાઈન્સ ક્યુબિક સપ્લાઈન્સ NURBS વગેરે તે બધા જ સપ્લાઈન્સ વળાંકો સાથે સંબંધિત છે તેથી ચાલો આપણે બેઝીઅર વળાંક પર એક ઝડપી નજર કરીયે સૌ પ્રથમ તો તેને અહી રજૂ કરવામાં આવ્યા છે અને ત્યાં 4 નિયંત્રણ બિંદુઓ B0 B1 B2 B3 છે જે મૂળ રૂપે આ ચોક્કસ વળાંકના આકારને નિયંત્રિત કરે છે તે કઈ રીતે તેને કરે નિયંત્રિત કરે છે તેઓ બતાવે છે કે તેમની પાસે સારાંશ તરીકે ગુણાંકો છે અને વળાંક નિયંત્રણ બિંદુઓએ યામના સારાંશ તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે જેનો અર્થ B0 B1 B2 વગેરે ને વજનના વિધેય સાથે ગુણાકાર કરવામાં આવે છે આ વજન વિધેય ને બર્નસ્ટેઇન બહુપદી અને પદાવલિ કહેવામાં આવે છે જે રીતે બર્ન્સટિન બહુપદી ગણવામાં આવે છે તે તળિયે આપવામાં આવેલ છે તેનો અર્થ એ કે મૂળભૂત રીતે તે nCi × ui × n i હોય છે અને u શું છે u એ એક પરિમાણ છે જે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુને ધ્યાનમાં રાખીને તે સ્થાનના પ્રમાણમાં 0 અને 1 ની વચ્ચેના મૂલ્યો લે છે જો તમે વિચારણા હેઠળના બિંદુ સુધી વળાંકની સાથેની લંબાઈને માપશો તો પછી વળાંકની કુલ લંબાઈથી વિભાજિત વળાંકની લંબાઈનો અપૂર્ણાંક આપણને u નું મૂલ્ય આપે છે તેથી આ રીતે i વિચારણામાં એક એવું વિશિષ્ટ પદ હોય છે જે 0 થી શરુ થાય છે અને તેનો અંત n પર સમાપ્ત થાય છે જ્યા n નિયંત્રણ બિંદુઓની કુલ સંખ્યા કરતા 1 જેટલી ઓછી હોય છે અને બર્નસ્ટેઇન બહુપદી ની ગણતરી આ રીતે કરવામાં આવે છે અને નિયંત્રણ બિંદુ યામ સાથે ગુણાકાર કરે છે તેથી જો નિયંત્રણ બિંદુ યામ x y અને z હોય તો તેનો અર્થ એ છે કે તે ત્રિ પરિમાણીય વળાંક હોય છે તે કિસ્સામાં આ યામ મૂલ્યોમાંના દરેક સાથે આ બર્નસ્ટેઈન બહુપદી નો ગુણાકાર થશે અને તે વળાંક પર ગણતરી કરવામાં આવતા ચોક્કસ યામ બિંદુના X Y અથવા Z મૂલ્યમાં ફાળો આપશે તેથી X Y અને Zમાં ગણતરી પછી બહાર આવતા વળાંક પર આ એક બિંદુ હોય છે અને X Y અને Z તરીકે આપવામાં આવતા બાય કંટ્રોલ પોઈન્ટ કોઓર્ડિનેટ્સ અને બર્નસ્ટેઈન પ્રોનોમિનલ નું પરિમાણ u ના કાર્ય તરીકે ગણવામાં આવે છે અને તે નિયંત્રણ બિંદુઓની કુલ સંખ્યા પર આધારિત હોય છે બેઝીઅર વણાંકો અને સપાટીઓને જુદી જુદી રીતે રજૂ કરી શકાય છે આ એક સારાંશ સ્વરૂપ છે આ બહુપદી સ્વરૂપ છે જેનો અર્થ એ છે કે તે બધા બર્ન્સટિન બહુકોણિક પદાવલિઓની ગણતરી કાર્ય પછી તે પણ આ રીતે રજૂ થઈ શકે છે જો તમને ui x n i વગેરે યાદ હોય તો તે વસ્તુઓ અહીં દેખાઈ રહી છે ઘાત 3 સાથે અને ઘાત 2 સાથે ગુણ્યાં u હોય છે તેથી આ બહુપદી સ્વરૂપ છે તે મેટ્રિક્સ સ્વરૂપમાં પણ વ્યક્ત કરી શકાય છે જ્યા આ વિશિષ્ટ કેપિટલ U મેટ્રિક્સ માં ફક્ત u ના ફંક્શન સાથેના પદો નો જ સમાવેશ થતો હશે મધ્યવર્તી X મેટ્રિક્સ કે જે ગુણાંક મેટ્રિક્સ કહેવાય છે જે આપણે વિચારણામાં લઈ રહ્યા છીએ તેવા નિયંત્રણ બિંદુઓની સંખ્યાના આધારે કેટલાંક અચળાંકો નો સમાવેશ કરશે અને બી મેટ્રિક્સમાં આપણે ધ્યાનમાં લઈયે છીએ તે નિયંત્રણ બિંદુઓ હશે આ કિસ્સામાં જો ત્યાં 4 નિયંત્રણ બિંદુઓ હોય તો તેઓ આ ચોક્કસ બેઝિયર વળાંક પદાવલિના સ્તંભ તરીકે મૂકવામાં આવે છે તેથી મેટ્રિક્સ ના ગુણાકાર તરીકે આખરે તે આવું દેખાય છે જેમ કે U મેટ્રિક્સ ગુણાંકવાળા મેટ્રિક્સ અને નિયંત્રણ બિંદુ મેટ્રિક્સ મને માફ કરશો બીજી બાજુનું સબસ્ક્રિપ્ટ એટલે કે કૌંસ કોઈક રીતે નાબૂદ થઈ ગયું છે તે ચોક્કસ ત્યાં જ હોય છે તેથી જો આપણે તે જ રીતે બેઝીઅર સપાટીના સમીકરણ ને જોઈએ તો મને માફ કરશો જો આપણે તેના સૂત્રને જોઈએ તો તે આ રીતનું લાગે છે બેઝીઅર સપાટી પર તેની ધાર પર આ u નું પરિમાણ 0 થી આ બિંદુ સુધી બદલાય છે અને તેની કિંમત 1 જેટલી થાય ત્યાં સુધી તે બદલાય છે અહીં પણ આ બધી રેખાઓ આ બાજુથી તે બાજુ તરફ જઈ રહી છે શરૂઆતમાં u નું મૂલ્ય 0 હોય છે અને આગળ વધવાથી તેનું મૂલ્ય વધે છે અને આખરે અહીં 1 ની કિંમત સુધી પહોંચે છે મધ્યવર્તી સ્થિતિમાં પણ ત્યાં રેખાઓ હોય છે જેને આઈસોપેરેમેટ્રિક રેખાઓ કહેવામાં આવે છે જેની સાથે અન્ય પરિમાણો જે અહીં w તરીકે ઉલ્લેખિત છે જે અચળ રહેશે અને u માં વધારો કરી શકાય છે જેથી આ બાજુથી વળાંક પેદા કરવા માટે તે બદલાય છે પરંતુ w અચળ રહે છે અને તે રેખા આઈસોપેરમેટ્રિક રેખાઓ તરીકે ઓળખાય છે તેથી જો આપણે મેટ્રિસિસ ના ઉત્પાદન તરીકે બેઝીઅર સપાટીની પદાવલિને વ્યક્ત કરીયે તો તે U મેટ્રિક્સ ની પહેલાંની જેમ દેખાશે તે u બાજુનું ગુણાંક મેટ્રિક્સ નિયંત્રણ બિંદુ મેટ્રિક્સ w બાજુનું ટ્રાન્સપોઝ માટેનું ગુણાંક મેટ્રિક્સ અને w મેટ્રિક્સ જેનો અર્થ અન્ય w ટ્રાન્સપૉઝ પરિમાણ થાય છે બરાબર તેથી U મેટ્રિક્સ બહાર આવી રહ્યો છે તેથી આ પદાવલિથી સ્પષ્ટ થાય છે કે જો આપણે U અથવા તેની ઉચ્ચ ઘાતવાળા પદોને શોધી રહ્યા હોઈએ તો તે ફક્ત આ મેટ્રિક્સ માં જ હાજર રહેશે તેથી આપણે સફળતાપૂર્વક બધી શરતોને અલગ અલગ મેટ્રિસીસ માં અલગ કરી છે અહીં ફક્ત W ને અહીં ફક્ત નિયંત્રણ બિંદુઓ ને વગેરે એ રીતે તેથી જ્યારે આપણે આ બે U અને w પર આવીએ ત્યારે તેમાં ફક્ત U પદો અથવા ફક્ત w પદો જ હોય છે અને તેમાં ફક્ત નિયંત્રણ બિંદુ યામ પદો જ હોય છે તેથી જો આપણે સપાટી દોરવાનો પ્રયત્ન કરીયે તો આ સપાટીની કાર્ટેસીયન અવકાશની રજૂઆત છે જો આપણે u v સપાટી પર સપાટી ને દોરીએ છીએ જેનો અર્થ ગ્રાફ પેપર ની જેમ થાય છે કે જ્યા x ને u દ્વારા બદલવામાં આવે છે અને y યામ ને w દ્વારા બદલવામાં આવે છે તો તે કિસ્સામાં સપાટી બરાબર લંબચોરસ અથવા આ કિસ્સામાં ચોરસ જેવી દેખાશે કારણ કે લંબચોરસની બંને બાજુઓ એટલે કે મારો મતલબ છે કે લંબચોરસની બાજુની બાજુઓ સમાન હોય છે તેથી જો તે આવુ હોય તો આ સપાટી છે અને તે આ બાજુ 0 થી 1 સુધી લંબાય છે અને તે બાજુ 0 થી 1 સુધી લંબાય છે તેથી આ તે જ સપાટી જેવું લાગે છે અને રસપ્રદ વાત એ છે કે આઈસોપેરેમેટ્રિક રેખાઓ જે રીતે આ કિસ્સામાં આપેલ છે તેમ y અક્ષ પર x ને સીધી સમાંતર રેખાઓ તરીકે આવશે અહી આપણી પાસે x ગ્રિડ રેખાઓ હશે જે y ને સમાંતર હોય છે અને x ને સમાંતર હોય છે જે રીતે અહી દેખાય છે તેમ જે આઈસોપેરેમેટ્રિક રેખાઓ હશે જો આપણે ડેટા ફિટિંગ પર આવીએ તો અહીં ડેટા ફિટિંગ નો આપણો અર્થ શું છે ડેટા ફીટિંગ નો અર્થ એ કે નિયંત્રણ બિંદુઓ સપાટીને નિયંત્રિત કરી શકે છે પરંતુ ડિઝાઈનર્સ ને વળાંક લેવામાં રસ હોઈ શકે છે જે શરૂઆતમાં સંખ્યાબંધ બિંદુઓમાંથી પસાર થાય છે ચાલો આ ચોક્કસ કિસ્સામાં પર આપણે એક નજર કરીયે માની લો કે ત્યાં કોઈ ડિઝાઈનર છે જેણે ખૂબ સરસ દેખાતી કાર બોડીની રચના કરી છે અને તે સંરચનાના ભૌમિતિક પાસાઓને સંચાલિત કરી રહેલા વ્યક્તિને પૂછે છે કે આ બિંદુઓમાંથી ને વળાંક પસાર કરો તેથી હવે આ નિયંત્રણ બિંદુઓ નથી હોતા કે જેમાંથી વળાંકને આવશ્યક રૂપે પસાર થવું જોઈએ અને તેથી વળાંકને સફળતાપૂર્વક દોર્યા પછી બેઝીઅર વળાંક આની જેમ દેખાઈ શકે છે તેની સ્થિરતા હોવી જોઈયે એટલે કે તે આ બધી સ્થિતિઓ માંથી પસાર થવો જોઈયે અને તેનું દિશાત્મક સાતત્ય હોવું જોઈયે જેનો અર્થ ઢાળની સામાન્યતા અને આ બધા બિંદુઓ દ્વારા વળાંકની સાતત્યતા હોય છે તેથી જો આપણી પાસે આ પ્રકારનો બેઝીઅર વળાંક હોય કે જે તમામ બિંદુઓમાંથી પસાર થતો હોય તો આવશ્યકપણે તેઓ નિયંત્રણ બિંદુઓ ન હોઈ શકે નિયંત્રણ બિંદુઓ એવા બિંદુઓ હોય છે કે જે સપાટીને નિયંત્રિત કરે છે પરંતુ તે તે બિંદુઓ નથી હોતા કે જેમાંથી ને સપાટીને પસાર થતું પડે અથવા વળાંક ને પસાર થવું પડે તેથી આને આપણે ડેટા પોઈન્ટ તરીકે કહીયે છીએ જો આ ડેટા પોઈન્ટ હોય તો પછી આપણે કેવી રીતે વળાંક અને તેના નિયંત્રણ બિંદુઓને મેળવીશું જો આપણને વળાંક ન હોય તેવું નિયંત્રણ બિંદુ ન મળે તો ચાલો આપણે આ કેવી રીતે થાય છે તેના પર એક નજર કરીયે અહીં પાછા આવીયે તો આ બિંદુઓ કે જેને આપણે વળાંક પર દોર્યા છે આ ડેટા પોઈન્ટ છે અને તે આપણને પૂરા પાડવામાં આવેલ છે અને મારે નિયંત્રણ બિંદુઓને શોધવા પડશે કે જે મને ખબર નથી અલબત્ત પહેલા અને છેલ્લા ડેટા પોઈન્ટ્સ પણ નિયંત્રણ બિંદુઓ હોય છે કારણ કે બેઝિયર વળાંકના કિસ્સામાં છેલ્લું અને પહેલું બિંદુ ડેટા અને નિયંત્રણ બિંદુઓ વચ્ચે વહેંચાયેલ હોય છે તેથી આપણે એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેમા મારે નિયંત્રણ બિંદુઓને શોધવાના છે અને મને ફક્ત ઘણા ડેટા પોઈન્ટ આપવામાં આવેલ છે કે જેમાંથીને વળાંક પસાર થવાનું માનવામાં આવેલ છે તેથી તે કિસ્સામાં આપણે સ્થિતીનું મેટ્રિક્સ પ્રતિનિધિત્વ આ રીતે ફ્રેમ કરી શકીયે કે આ x y અને z માં ડેટા પોઈન્ટ છે તેથી અહીં દરેક અક્ષર D1 D2 વગેરે તેઓ આ રીતે x1 y1 z1 અથવા x2 y2 z2 ને રજૂ કરે છે અને આ દરેક પદો તે પેરામીટર ના વિશિષ્ટ મૂલ્યને અનુરૂપ બર્નસ્ટેઈન બહુપદી છે જેનો અર્થ છે કે આ બિંદુને અનુરૂપ પરિમાણ મૂલ્ય બીજી પંક્તિમાં આપવામાં આવ્યું છે બરાબર આ u2 અહીં પરિમાણ મૂલ્યને અનુરૂપ છે હવે સમસ્યા એ છે કે જો મારી પાસે વળાંક ન હોય અને જો હું વળાંકની લંબાઈને માપી ન શકતો હોય તો હું કેવી રીતે આ બિંદુ પર કોઈ ચોક્કસ પરિમાણ મૂલ્યને સોંપી શકું આનો ઉપાય એ છે કે આપણે એક અંદાજો કરી શકીએ છીએ જેમાં ચાપકર્ણની લંબાઈ ચાપની લંબાઈને બદલી શકે છે ચાપની લંબાઈનો અર્થ એ છે કે વળાંકની લંબાઈ લેવાને બદલે આપણે આ રીતે લંબાઈ લઈશું અને u1 u2 u3 ની કિંમતનો અંદાજ આ રીતે લઈશું જેને ચાપકર્ણ લંબાઈ અંદાજ કહેવામાં આવે છે તેથી મારી પાસે આ બધા પદો વિરુદ્ધની સંખ્યા હોઈ શકે છે સમસ્યાનો આ ભાગ હલ થઈ ગયો છે હવે આ વિશેષ મેટ્રિક્સનું શું આ કોઈ પણ બિંદુઓ જાણીતા નથી આ બધા ખરેખર અજ્ઞાત છે જેને હલ કરવું પડશે તેથી હું આ ચોક્કસ મેટ્રિક્સ ને જાણતો નથી હું આ બિંદુઓને પણ જાણતો નથી હા હું આ મૂલ્યોને સંખ્યા તરીકે ઓળખું છું કારણ કે હું ચાપ લંબાઈ દ્વારા ચાપકર્ણ લંબાઈને અંદાજિત કરીને u1 u2 u3 u4 માટે અમુક મૂલ્યો સોંપવામાં સક્ષમ છું અને આ બિંદુઓને અનુરૂપ કેટલાક પરિમાણ મૂલ્યો શોધવા માટે હું સક્ષમ થઈ શકું છું શું હું આ બિંદુઓને જાણું છું હા આ આપવામાં આવેલ છે આ તે બિંદુઓ છે જે ડિઝાઈન ઈજનેરે મને આપ્યા છે અને તેને નિયંત્રણ બિંદુઓ જોઈએ છે અથવા તો તે ઈચ્છે છે કે નિયંત્રણ બિંદુઓ મળ્યા પછી હું વળાંક દોરું તેથી આ કિસ્સામાં જો ત્યાં 4 ડેટા બિંદુઓ હોય તો મારી પાસે 4 આવી પંક્તિઓ હશે એટલે કે 4 સમીકરણો રચાય શકે છે અને તેમાંથી હું 4 અજ્ઞાત મેળવવા માટે તેને હલ કરી શકું છું તેથી જો ડેટા બિંદુઓની સંખ્યા અને નિયંત્રણ બિંદુઓની સંખ્યા જો મેળ ખાતી હોય તો મને કોઈ સમસ્યા નથી હું આ સમસ્યાને બરાબર હલ કરી શકું છું અને હું આ બિંદુઓને મેળવી શકું છું સમસ્યા ત્યારે થાય છે કે જ્યારે નિયંત્રણ બિંદુઓ કરતાં વધુ ડેટા બિંદુઓ હોય છે આવું શા માટે હોય છે આ એટલા માટે હોય છે કારણ કે કહો કે કોઈ ખાસ વળાંક માટે કે જે કાર ના ભાગ અથવા આખા ભાગ સાથે સંબંધિત હોય ત્યાં ઘણા બધા બિંદુઓ હશે જે ડિઝાઈન ઈજનેર પ્રદાન કરશે તેથી એક સરળ અંદાજ તરીકે સમસ્યાની સરળ રજૂઆત માટે ચાલો આપણે કહીયે કે અહીં કેટલા બિંદુઓ હોય છે 1 2 3 4 5 6 7 એટલે કે 7 બિંદુઓ અહીં છે અને 1 2 3 4 નિયંત્રણ બિંદુઓ અહીં છે જો હું 7 નિયંત્રણ બિંદુઓ લઈશ તો મારી સમસ્યા હલ થઈ જાય છે અને મારી પાસે સચોટ નિરાકરણ હોઈ શકે છે અને વળાંક બરાબર આ બધા બિંદુઓમાંથી ને જ પસાર થશે પરંતુ જો મારી પાસે 4 બિંદુઓ હોય તો વળાંક ફક્ત મધ્યસ્થ અર્થમાં જ ઉકેલી શકાય છે અથવા ઓછામાં ઓછું તમે કહો કે સ્ક્વેર ફિટ અને તમે કહી શકો કે સરેરાશ અથવા ત્રુટિના વર્ગના સરવાળો ઓછામાં ઓછો હશે પરંતુ તે આવશ્યકપણે બધા બિંદુઓમાંથી પસાર થતો નથી હવે સવાલ એ છે કે મારે શા માટે આ દિશામાં જવું જોઈયે જે દેખીતી રીતે મારા માટે સમસ્યા ઉભી કરી રહ્યું છે શા માટે નિયંત્રણ બિંદુઓની સંખ્યાને ડેટા બિંદુઓની સંખ્યાને સમાન ન બનાવીએ સમસ્યા એ છે કે જો ત્યાં ઘણા બધા નિયંત્રણ બિંદુઓ હોય તો મારી પાસે બેઝીઅર વળાંકમાં બહુપદીની સૌથી વધુ ઘાત હોય છે જે બિંદુઓની સંખ્યાને સમાન હશે 1 જો તમારી પાસે 4 બિંદુઓ હોય તો તમને ક્યુબિક બેઝિયર વળાંક મળે છે જેમાં સૌથી મોટી ઘાત હોય છે જે u ની 3 ઘાત હોય છે જો તમારી પાસે 100 ડેટા બિંદુઓ હોય અને તમે 100 નિયંત્રણ બિંદુઓ માટે તેને હલ કરો છો તો તમે u ની 99 ઘાત પર પહોંચી શકશો ફક્ત કલ્પના કરો કે જો u ની 99 ઘાત હોય તો કમ્પ્યુટર ને આ બધી સંખ્યાઓ માટે ફરીથી વારંવાર ગણતરીઓ કરવી પડશે અને ફરીથી જુદી જુદી ગણતરીઓ સ્પર્શકો લંબ વગેરેની ગણતરીઓ કરવી પડશે અને તમે ફક્ત તમારી માત્ર એક ધૂન માટે જ સમય ગુમાવશો કે તમારી પાસે સમાન સંખ્યાના નિયંત્રણ બિંદુઓ અને ડેટા બિંદુઓ હોવા જોઈયે તેથી આપણે આ અંદાજ માટે જવું પડશે કે જેમાં ચોકસાઈ માટેની ખાસ આવશ્યકતાને ફક્ત બેઝિયર વણાંકો અને સપાટીઓ માટે કાળજીમાં ન લઈ શકાય તો આપણે શું કરીયે છીએ કે આપણે તેને આ રીતે હલ કરીયે છીએ કે આપણે ગુણાંક મેટ્રિક્સના ટ્રાન્સપોઝ ને બને બાજુએ ગુણાકાર કરીયે છીએ અને પછી તેને ઉલટાવી શકાય છે અને તે પછી આપણને નિયંત્રણ બિંદુઓનું સમાધાન ઓછામાં ઓછું સ્કેવર ફિટ જેટલું મળે છે તેથી આ બધું બેઝિયર ફીટીંગ ની સાથેના બેઝિઅર વળાંક વિશે છે હવે તેથી આપણે ક્યાં પહોંચીયે છીએ આપણે સમજીએ છીએ કે બેઝીઅર પરિમાણ સમીકરણની સૌથી વધુ ઘાત છે જ્યા n એ બિંદુઓની કુલ સંખ્યા છે અને જો નિયંત્રણ બિંદુઓની સંખ્યા વધારે હોય તો આપણને સમસ્યા હોય છે કે બેઝિયર બહુપદીની ડિગ્રી પણ વધારે હોય છે જો બેઝીઅર સપાટી પરનો એક નિયંત્રણ બિંદુ બદલાયો હોય તો આ ખૂબ મહત્વનું હોય છે કારણ કે તે સમગ્ર વળાંકના સંપૂર્ણ આકારને અસર કરે છે જેથી અસરોને સ્થાનિકીકૃત કરી શકાતી નથી શું આ સમસ્યા બી સપ્લાઈન્સ અથવા બિન સમાન રેશનલ બી સ્પ્લાઈન્સના કિસ્સામાં હોય છે બી સપ્લાઈન્સ કે રેશનલ બી સ્પ્લાઈન્સ વગેરે ના કિસ્સામાં આપણી પાસે વળાંકના સંશોધન માટેનો બીજુ પરિમાણ હોય છે કે જેને કનોટ વેક્ટર કહેવામાં આવે છે કનોટ વેક્ટર આવે છે અને તે વળાંકને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરે છે અને આ ભાગો અલગ અલગ રૂપે નિયંત્રિત કરાતા હોઈ શકે છે તેથી બેઝીઅર સપાટીની આ સમસ્યામાં એટલે કે 1 બિંદુની સ્થિતિ અથવા સ્થાનમાં કરાતો ફેરફાર વૈશ્વિક સ્તરે સપાટીને અસર કરે છે જે સમસ્યા આ સમૂહના ઉચ્ચ વધુ અદ્યતન વળાંકના કિસ્સામાં નથી હોતી અને જો આપણી પાસે ડેટા ફિટિંગ હોય કે જેની ચર્ચા આપણે હમણાં જ કરી છે તો જો તમે વધુ સંખ્યામાં ડેટા પોઈન્ટ્સ ના જોડાણમાં નિયંત્રણ સંખ્યા પર જવા માંગતા હોવ તો સંપૂર્ણ ફીટ શક્ય નથી હોતું જો કે એક વાત સારી છે કે એકવાર તમે નિયંત્રણ બિંદુઓ મેળવવા માટે મેટ્રિક્સને ઉલટું કર્યા પછી કહો કે જો તમે કારની બોડીમાં કેટલાક સૌંદર્યલક્ષી ફેરફારો વગેરે કરવા માંગતા હોવ તો પછી તમે ફક્ત નિયંત્રણ બિંદુઓની જગ્યાઓ બદલી શકો છો અને તે તબક્કે મેટ્રિક્સને ઉલટાવવું આવશ્યક નથી હોતું તો ચાલો હવે આપણે બેઝિયર સપાટીના સંદર્ભમાં સ્પર્શક લંબ વગેરેની વ્યાખ્યાને જોઈએ અહીં આપણી પાસે શું છે અહીં આપણી પાસે બેઝીઅર સપાટી છે જ્યા એક બાજુ u પ્રાચલ હોય છે અને બીજી બાજુ સાથે સંકળાયેલ x અને y ને બદલે w પ્રાચલ હોય છે એટલે કે મૂળ સૂત્ર વગેરે કે જેને આપણે આ વળાંકની સપાટીઓ માટે અવલોકન કરીયે છીએ તેઓ ના ચલ x y અને z માં નહીં પરંતુ u w વગેરે પરિમાણોના સ્વરૂપમાં ચલ ધરાવતા હોવાને કારણે તેમને પેરામેટ્રિક સમીકરણો તરીકે ઓળખવામાં આવે છે હવે સપાટીની અંદર આવતા આ નારંગી રેખાઓ અને નારંગી વળાંક શું રજૂ કરે છે નારંગી વળાંક એ એક રેખાનું પ્રતિનિધિત્વ કરે છે કે જેની સાથે પરિમાણ w એક અચળ રૂપે હોય છે તેથી આપણે તેને આઈસોપેરામેટ્રિક વળાંક કહીયે છીએ જે આ મુજબનું અચળ રહે છે અને તમે અહીં 0 થી 1 સુધી સતત રીતે વધવા જઈ રહ્યા હોવ છો આઈસોપેરામેટ્રિક રેખા પરના બિંદુઓ શોધવાનું સરળ છે કારણ કે આપણને પ્રોગ્રામ ની અંદર ફક્ત ડૂ લૂપ અથવા પુનરાવર્તિત લૂપ ની જરૂરિયાત હોય છે અને u ની કિંમત વધારીયે છીએ અને સપાટી પર x y z બિંદુઓ શોધી શકીયે છીએ અને તે આપણને આઈસોપેરામેટ્રિક રેખા આપશે આ જ રીતે તમારી પાસે આઈસોપેરામેટ્રિક રેખા પણ હોઈ શકે છે જેનો અર્થ છે કે વળાંક બીજી દિશામાં હોય છે કે જ્યા u અચળ હોય છે તેથી જો u અચળ હોય તો તમને અહીં 0 થી શરૂ કરીને અને આ બિંદુ 1 માં સમાપ્ત થાય ત્યાં સુધી આ દિશામાં આઈસોપેરામેટ્રિક વળાંક મળશે તેથી જો આપણે બેઝીઅર વળાંકની પદાવલિને મેળવીએ તો તે u અને w આ 2 પરિમાણોનું વિધેય હોય છે અને જો આપણે તેને u ના સંબંધમાં આંશિક રૂપે ઉતારીએ તો આપણને એક વ્યુત્પન્ન મળશે જે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સદિશ તરીકે બહાર આવશે આ એક u ના સંદર્ભમાં સપાટીનો આંશિક છે અને આપણે સપાટીના તે વ્યુત્પન્નને u ના સંદર્ભમાં રજૂ કરવા માટે R સાથે સુપરસ્ક્રિપ્ટ u તરીકે લઈયે છીએ જે આંશિક વ્યુત્પન્ન છે તે જ રીતે જો આપણે wના સંદર્ભમાં સપાટીની પદાવલિ મેળવીયે તો આપણે આ ચોક્કસ વ્યુત્પન્ન મેળવી રહ્યા છીએ અને અવકાશમાં તે આના જેવું દેખાશે તેથી આ સપાટી પર આવશ્યકરૂપે 2 સ્પર્શકો હોય છે આ સપાટી પરના આ વિશિષ્ટ બિંદુને સ્પર્શતું અને સ્પર્શક સપાટી તરીકે કહેવાતી સપાટી પર અસંખ્ય સ્પર્શકો હોય છે અને ત્યાં 1 લંબ પણ હોય છે અસંખ્ય સ્પર્શકો એક વિશેષ લંબ અને જો આપણે Ru સાથે Rv નું ક્રોસ પ્રોડક્ટ લઈયે તો આપણને આ ચોક્કસ લંબ મળશે બરાબર હવે ચાલો આપણે આ સ્પર્શકો અને લંબ ને શોધી કાઢવની રીત વિશે એક નજર કરીયે ઉદાહરણ તરીકે સપાટીની પદાવલિ ટોચ પર લખેલી છે અને u મેટ્રિક્સ કેવું દેખાય છે તે બતાવવા તેને વિસ્તૃત કરેલ છે તેથી U મેટ્રિક્સ માં 1 u u2 u3 વગેરે હોય છે જો હવે આપણે તેને u ના સંદર્ભમાં તારવીએ તો તેની ફરજ ફક્ત એક મેટ્રિક્સ ને અસર કરવાની હશે ફક્ત U મેટ્રિક્સ ને તેથી આપણે જ્યારે પરિમાણોમાંથી કોઈ એક સાથે સપાટીની પદાવલિને ચલાવી રહ્યા હોઈએ ત્યારે જટિલ ગાણિતિક અથવા કેલ્ક્યુલસ પ્રક્રિયાઓ સાથે આપણે ખરેખર ચિંતા કરવાની જરૂર નથી હોતી ફક્ત મેટ્રિક્સને તારવો મારો અર્થ એ છે કે મેટ્રિક્સની અંદર અલગ અલગ રૂપે પદોને મેળવો કે જે તે પરિમાણના સંદર્ભમાં સંબંધિત પદો હોય છે તેથી જો આપણે u ના સંદર્ભમાં તેને તારાવીએ છીએ તો પહેલું મેટ્રિક્સ U પ્રાપ્ત થાય છે અને તેથી આપણી પાસે u1 u2 u3 ની જગ્યાએ આપણી પાસે 0 1 2u અને 3u2 હશે આપણે u પરિમાણના સંદર્ભમાં સપાટીના આંશિક વ્યુત્પન્ન ની પદાવલિ મેળવી છે અને તે આના જેવું લાગે છે અને છેલ્લી પદાવલિ આપણને w પરિમાણના સંદર્ભમાં સપાટીના આંશિક વ્યુત્પન્ન આપે છે અને તે છેલ્લી પંક્તિની પદાવલિ જેવું લાગે છે જેને પ્રદાન કરવામાં આવ્યું છે તેથી સ્પર્શકો ને તે રીતે શોધવાનું કોઈ બહુ મુશ્કેલ કાર્ય નથી મારો અર્થ તે છે કે આપણે 2 વિશેષ સ્પર્શકો વિશે વાત કરી રહ્યા છીએ એક બહુવિધ પસંદગી પ્રશ્ન માં કે જેને તળિયે આપણે જોઈ શકીએ છીએ કે ઉભી સપાટી પેરામેટ્રિક સપાટીને છેદે છે આપણે તેને વળાંકવાળી સપાટી કહીશું બરાબર એક વળાંકવાળી સપાટી ઉભી સપાટી દ્વારા છેદવામાં આવી રહી છે અને આ બિંદુએ આપણે તે જ છેદન વળાંક પર સ્પર્શક દોર્યું છે હવે MCQ ને વાંચો કે જો ઉભી સપાટી વક્ર સપાટીને છેદતી હોય તો જો ઉભી સપાટી વળાંકવાળી સપાટીને બતાવ્યા પ્રમાણે છેદતી હોય તો આંતરછેદ વળાંક હંમેશા સીધી રેખા હોય છે પ્લાનર વળાંક હોઈ શકતી નથી સ્પર્શક હોય છે કે જે વક્ર સપાટી સાથે પણ સ્પર્શક હોય છે અને અન્ય કંઈ નહીં ચાલો આપણે પહેલો વિકલ્પ લઈયે પહેલો વિકલ્પ કહે છે કે તે હંમેશાં સીધી રેખા હોય છે જે દેખીતી રીતે ખોટું છે તે સાચું નથી તે સપાટ વળાંક ન હોઈ શકે સપાટ વળાંકનો અર્થ એ છે કે એક એવો વળાંક જે આખરે સપાટીમાં મૂકી શકાય તેવો વળાંક હોઈ શકે છે તે સપાટીમાં સમાયેલ હોય તેવું લાગે છે કારણ કે તે હંમેશાં સપાટી વળાંક બની રહેશે કારણ કે તે આવશ્યકરૂપે સપાટીને અનુસરે છે અને આવશ્યકપણે સપાટીથી સંબંધિત હોય છે તેથી જો તે સપાટીનું હોય તો તે પ્લાનર હોવું આવશ્યક છે તેથી દેખીતી રીતે આ પણ ખોટું છે એક સ્પર્શક કે જે વક્ર સપાટી સાથે પણ સ્પર્શક હોય છે કારણ કે વળાંક સપાટી સાથે સંબંધિત હોય છે જેનો અર્થ છે કે તે સબસેટ છે વળાંક પરના બધા બિંદુઓ કે જેઓ સપાટીથી સંબંધિત બિંદુઓના સમૂહ સાથે સંબંધિત હોય છે તે એક સબસેટ હોય છે તેથી વળાંક માટેના સ્પર્શક આવશ્યકરૂપે સપાટી સાથે પણ સ્પર્શક હશે તેથી આ સાચું છે ત્રીજું યોગ્ય છે સપાટીની ગણતરી પર પાછા આવીયે તો તેથી આપણને જો પેરામેટ્રિક મૂલ્યોના પરિમાણો u અને w ના સંદર્ભમાં સપાટીના સ્પર્શક શોધવાની સમસ્યા આપવામાં આવેલ હોય તો આપણે તેને સરળતાથી શોધી શકીયે છીએ આપણે એ પણ જાણીયે છીએ કે આ 2 સ્પર્શકોની ક્રોસ પ્રોડક્ટ મને લંબ પણ આપશે હવે આપણે એક વળાંક વિશે વાત કરી રહ્યા છીએ કે જે સપાટી પર પડેલ છે તેથી જરા વિચારો કે ત્યાં એક સપાટી છે જેને Ruw કહેવામાં આવે છે અને તેના પર એક વળાંક આવેલ છે જેને આપણે R તરીકે ઉલ્લેખ કરીયે છીએ જે t પરિમાણની સાથે વિધેય માં છે તેથી આપણે ત્રીજા પરિમાણ તરીકે t ને લાવીયે છીએ પરંતુ શું આ તે વસ્તુ છે જેનો વાસ્તવિક દુનિયામાં સામનો કરવો પડી રહ્યો છે શું આ ખરેખર સમસ્યા છે અથવા શું તે મહત્વનું તારણ છે આ ચોક્કસપણે સમસ્યા હશે કે જ્યારે આપણે કટરનો માર્ગ શોધી રહ્યા હોઈયે છીએ કે જે તે સમયે પેરામેટ્રિક સપાટી પર વળાંક સાથે આગળ વધી રહ્યો હોય છે ત્યારે આપણે ચોક્કસપણે આ ચોક્કસ સમસ્યાનો સામનો કરીશું હવે જો આપણે આવા વળાંક સાથે વ્યવહાર કરીયે છીએ તો તેનું સ્પર્શક આપણને કેવી રીતે દેખાશે તેથી આ કિસ્સામાં આપણે પરિમાણ t ના સંદર્ભમાં આ વિશિષ્ટ વળાંકનું વ્યુત્પન્ન કરવું આવશ્યક છે તેથી સૌ પ્રથમ આપણે સમજીએ કે Rʹ dRdt હોય છે પરંતુ R એ u અને w નું ફંક્શન હોય છે તેથી આપણે ચોક્કસપણે સાંકળ નિયમ ને અહી લાગુ કરી શકીયે છીએ જેથી આપણી પાસે × × હશે તેથી આ સપાટી Ru w પરના વળાંક R ના વ્યુત્પન્નનું સંપૂર્ણ સ્વરૂપ હોય છે તેથી સપાટી પરના કોઈ વિશિષ્ટ બિંદુએ અપરિવર્તનશીલ હોય છે જે તે દિશા પર આધારીત નથી હોતું કે શું આપણે આ દિશામાં આપણા વળાંકને ધ્યાનમાં લઈ રહ્યા છીએ કે નહિ તે સપાટી પરના કોઈ ચોક્કસ બિંદુ માટે અજોડ હોય છે અને તેથી આ 2 પદો અને આ બિંદુઓ તે દિશા પર આધારીત નથી હોતા કે જેમાં આપણે આ વિશેષ સ્પર્શકને ધ્યાનમાં લઈ રહ્યા છીએ પરંતુ તે એ દિશા સાથે સંબંધિત હોય છે કે જે મૂળભૂત રીતે આ ચોક્કસ સ્પર્શકના x અને y ઘટકો પર આધારિત હોય છે બરાબર તેથી આપણે સમજીયે છીએ કે આ ચોક્કસ સ્પર્શક પદાવલીને પણ દોરી શકાય છે હવે આ ખાસ ચર્ચાને સમાપ્ત કરતા પહેલા આપણે ઝડપથી કેટલીક પદાવલિઓ માંથી પસાર થઈશું કે જે હવે પછીની ગણતરીઓમાં આપણા માટે ઉપયોગી થશે ચાલો આપણે એક નજર કરીયે ઉદાહરણ તરીકે આપણે L ને u ના સંદર્ભમાં સપાટીના બીજા ડેરિવેટિવ તરીકે વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ જે બીજા ડેરિવેટિવની લંબ સદિશ સાથેની ડોટ પ્રોડક્ટ છે આપણે M ને u ના સંદર્ભમાં સપાટીના મિશ્રિત ડેરિવેટિવ તરીકે વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ અને પછી W અને આ સંદર્ભે લંબના ડોટ પ્રોડક્ટ સાથે તેથી આ રીતે તેઓ ડબલ ડેરિવેટિવ સાથે 3 ડેરિવેટિવ્ઝ ને ધરાવે છે અને પહેલું ડેરિવેટિવ્ઝ પણ Ru ની જેમ ગુણાકાર થાય છે જેનો અર્થ થાય છે કે સપાટી પરનું uના સંદર્ભનું ડેરિવેટિવ આપમેળે ડોટ પ્રોડક્ટ હોય છે અને તે E પદ ને સમાન હોય છે જ્યા ERu Ru હોય છે અને G Rw Rw હોય છે જે સપાટીની વક્રતાને શોધવા માટે જરૂરી હોય છે અને સપાટીની વક્રતામાં આ પ્રચંડ પદાવલિ હોય છે આપણે આનો ઉપયોગ બહુ નહી કરીયે પરંતુ આ એક અને આ પહેલા મૂળભૂત સ્વરૂપનો ઉપયોગ કરીશું આ આપણી પછીના ફોર્મ્યુલેશનમાં ચાલુ અને બંધ દેખાશે આ બહુ મુશ્કેલ નથી અને હું શક્ય તેટલું ગાણિતિક સંખ્યાને ટાળવાનો પ્રયત્ન કરીશ અને તેના બદલે આપણે ખ્યાલો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર